સેવા સંચાલન તત્વો નમસ્કાર હું IIT કાનપુરમાંથી જયંતા ચેટર્જી છું અને અમે સેવાની પ્રબળ કામગીરીના તર્ક સાથે સેવાના વ્યવસાયમાં તેમજ સામાન્ય રીતે તમામ વ્યવસાયોના ક્ષેત્રમાં સેવાઓનું સંચાલન અને સમકાલીન મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ આ આપણું બીજું અઠવાડિયું છે અને આ અઠવાડિયે અમારું પ્રથમ મોડ્યુલ સેવા સંચાલન સેવા સંચાલનના તત્વો વિશે છે પરંતુ હું આજના વિષય પર પહોંચું તે પહેલાં હું છેલ્લા અઠવાડિયા દરમિયાન ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓ શું છે તેને સંક્ષેપમાં કહીશ અને તમારામાંથી કેટલાકે થોડી સ્પષ્ટતા માંગી છે અને હું તે પણ આપવાનો છું ગયા અઠવાડિયે મુખ્યત્વે અમે સેવા વ્યાપારના સમગ્ર ડોમેનની ઝાંખી લીધી અને એક આવૃત્તિમાં અમે સેવાના તર્ક પર પણ ધ્યાન આપ્યું જે આજે લાગુ પડતું તર્ક અથવા લાગુ વ્યાપાર ફિલસૂફી છે અથવા સમગ્ર વિશ્વમાં સામાન્ય રીતે નવા વ્યાપાર મોડલ્સ બનાવે છે પરંતુ સેવાઓ શું છે તે સમજવા માટે અમે સેવાની મૂળ અથવા શાસ્ત્રીય વ્યાખ્યાના પ્રકારમાંથી સ્થળાંતર કર્યું જ્યાં સેવાને અમુક અંશે ઘણી વાર હલકી ગુણવત્તાવાળા માલસામાનનો વર્ગ માનવામાં આવતો હતો જે પ્રકૃતિમાં ક્ષણિક અથવા આધુનિક દાખલા માટે નાશવંત હતો જ્યાં આપણે સેવાને માલની માલિકીના સ્થાનાંતરણને બદલે ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવસાય કરવાની પસંદગીની રીત તરીકે જોઈએ છીએ અને સેવાઓને વ્યાખ્યાયિત કરવા માટે માલિકી લક્ષી અભિગમનું આ બિન સ્થાનાંતર આ ફ્રેમ વર્કમાં પાંચ વ્યાપક શ્રેણીઓ ઉત્પન્ન કરે છે અને તેમાંથી કોઈપણ બે અથવા વધુને વિવિધ પ્રકારની સેવાઓ બનાવવા માટે જોડી શકાય છે આ એક બહુમુખી ફ્રેમ વર્ક છે તમે આ પાંચ બ્લોક્સ સાથે જોઈ શકો છો કે અમે કેવી રીતે નવી સેવાઓની કલ્પના કરી શકીએ છીએ તેમજ આ પાંચ બ્લોકના સંદર્ભમાં હાલની સેવાઓને કેવી રીતે સમજી શકીએ છીએ ઉદાહરણ તરીકે કરાર આધારિત માલ અને સેવાઓ કહો તેથી કુરિયર સેવાઓ અથવા સેવાઓ જેવી કે તૃતીય પક્ષ લોજિસ્ટિક્સ અથવા તમારા એપાર્ટમેન્ટમાં પાઈપ્ડ ગેસ સેવા અને વીજળી પુરવઠા આ બધા કરાર આધારિત માલ અને સેવાઓના ઉદાહરણ છે જ્યાં કરાર મુજબ ક્યાં તો માલ અને સેવાઓનું સંયોજન તમને ઉપલબ્ધ હોઈ શકે છે અથવા માત્ર સેવા કે અથવા માલસામાન તમે મળે છે અહી એક બ્લોક છે બીજો બ્લોક જે બતાવે છે તે જગ્યા અને સ્થળ ભાડાનો છે એપાર્ટમેન્ટના ભાડા આખી ઇમારતનું ભાડું ફેક્ટરીનું ભાડું પરિસર નું ભાડું અથવા તમારા હોટલના રૂમનું ભાડું આ બધા જગ્યા અને સ્થળ ભાડાના ઉદાહરણો છે ફરીથી જેમ તમે આ ફ્રેમ વર્કમાં જોઈ શકો છો અમે આને જોડી શકીએ છીએ અને તેથી આ એક પ્રકારની બાહ્યસ્ત્રોત ઉત્પાદન સુવિધા હોઈ શકે છે જે ભાડા પર લેવામાં આવે છે જેમાં ચોક્કસ પ્રકારના માલના સપ્લાય અથવા ચોક્કસ પ્રકારના ઘટકોની પ્રક્રિયા માટે ચોક્કસ કરારની શરતો વગેરેનો સમાવેશ થાય છે પછી શ્રમ અને નિપુણતાના કરારો આપણા દેશના સંદર્ભમાં એક ઉચ્ચ વૃદ્ધિનો ઉદ્યોગ ક્ષેત્ર છે ઉદાહરણ તરીકે આ તમામ સોફ્ટવેર બાહ્યસ્ત્રોત વિવિધ પ્રકારની માહિતી સેવા બાહ્યસ્ત્રોત વગેરે તેથી અમે તેને શ્રમ અને કુશળતા કરાર તરીકે ઓળખીએ છીએ યુરોપમાં કાર્યરત સંસ્થા હોઈ શકે છે પરંતુ તેમનું જ્ઞાન કાર્ય અથવા તેમની વિવિધ પ્રકારની પૃષ્ઠભૂમિ માહિતીની પ્રક્રિયા ગુડગાંવ અથવા ભારતમાં બેંગ્લોરમાં અથવા ફિલિપાઈન્સમાં અથવા શ્રીલંકામાં થઈ શકે છે તેથી આ શ્રમ અને નિપુણતા કરારો છે અને તે લોકો દ્વારા અન્યત્ર જતા લોકો દ્વારા ભૌતિક રીતે પ્રદાન કરી શકાય છે અથવા તેને આ બ્લોક સાથે પધ્ધતિ અને નેટવર્કની વૃધ્ધિ અને ઉપયોગ સાથે જોડી શકાય છે તેથી આ અમારી મોબાઇલ ફોન સેવા અથવા ઇન્ટરનેટ સેવા જેવી છે અને જો તમે આ બ્લોક અને આ બ્લોકને જોડો છો તો તમે સેવાનો એક નવો વર્ગ બનાવી શકો છો જે જ્ઞાન કાર્યની રિમોટ ડિલિવરી અથવા સોફ્ટવેર સેવાની રિમોટ ડિલિવરી છે ઇન્ટરનેટ આધારિત ક્લાઉડ આધારિત માહિતી પ્રક્રિયા માહિતી ગોદમ માહિતી વિશ્લેષણ સેવાઓની રિમોટ ડિલિવરી છે તેથી વિવિધ પ્રકારની નવી સેવાઓ છે જે આ પાંચ બ્લોકના સંદર્ભમાં સમજી શકાય છે અથવા આ પાંચ બ્લોક્સ અમને નવા સેવા વ્યવસાયિક વિચારો અને મોડેલો નિર્માણ કરવામાં મદદ કરી શકે છે અને ભૌતિક વાતાવરણના પ્રવેશવાના ભાગમાં આ સ્વિમિંગ ક્લબ અથવા જિમ અથવા સ્પા અથવા વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળ સુવિધાઓના સભ્યપદ જેવું છે કે જે આમાં સમજી શકાય છે તેથી આ પાંચ બ્લોક્સ મુખ્યત્વે અમને સેવાઓને હલકી ગુણવત્તાવાળા માલસામાનના સમૂહ તરીકે જોવાને બદલે પરંપરાગત રીતે જોવાની વૈકલ્પિક રીત પ્રદાન કરે છે જે અમૂર્ત નાશવંત વિપરીત અને અવિભાજ્ય વગેરે છે અભ્યાસક્રમના આ વિષયો અમે વધુ વિગતવાર ચર્ચા કરીશું સેવાઓની આ લાક્ષણિકતાઓ વિશે અમે આ અઠવાડિયા દરમિયાન બીજા અઠવાડિયા દરમિયાન વધુ વિગતવાર ચર્ચા કરીશું હવે ચાલો હું બીજા મુદ્દા પર ધ્યાન આપું કે જેના પર તમારામાંથી કેટલાકે સ્પષ્ટતા માંગી છે આ સેવાઓની લાક્ષણિકતા છે આ એક સરળ 2 બાય 2 શ્રેણિક છે સેવાઓની ચાર શ્રેણીઓ અહીં ઊભી ધરી પર આપણી પાસે મૂર્ત ક્રિયા અને અમૂર્ત ક્રિયા છે અને આડી ધરી પર આપણી પાસે લોકો અને મિલકત છે તેથી જો લોકો પર મૂર્ત ક્રિયાઓ કરવામાં આવે છે તો તે આરોગ્ય સંભાળ સેવા જેવી હોઈ શકે છે તમારા દંત ચિકિત્સકની મુલાકાત આ લોકો પર મૂર્ત ક્રિયાઓના ઘટકો છે મૂર્ત ક્રિયાઓ પણ સંપત્તિ પર કરી શકાય છે જેમ કે તમે તમારી કારને રિફિલિંગ માટે ગેસ સ્ટેશન પર લઈ જાઓ તેથી તે સ્થાન પર કરવામાં આવેલી મૂર્ત ક્રિયા છે તેથી આ સેવાઓનું વર્ગીકરણ કરવાની બે રસપ્રદ રીત છે તેવી જ રીતે જો તમે અમૂર્ત ક્રિયાઓ જુઓ લોકોના મન પર નિર્દેશિત અમૂર્ત ક્રિયા સેવાઓ જે ઉદાહરણ તરીકે આ સત્ર જે આપણે કરી રહ્યા છીએ તે એક અમૂર્ત ક્રિયા છે તેમાં કોઈ ભૌતિક વિનિમય નથી કોઈ સ્પર્શ અને લાગણી નથી ત્યાં કોઈ હાથ હલાવવાનો થતો નથી પરંતુ તેમ છતાં આપણે અહીં મન હલાવીયે કરીએ છીએ તેથી અમારી પાસે વિવિધ વિજાણુવિષયક માધ્યમ છે ભૌતિક અને બિન ભૌતિક દેખાડામાં અમે હવે વિવિધ પ્રકારનું ગ્રાહક શિક્ષણ વિવિધ પ્રકારનું મૂળભૂત શિક્ષણ તકનીકી શિક્ષણ વિશિષ્ટ શિક્ષણ અમે માર્કેટિંગ સંચાર કરી શકીએ છીએ આ બધા અથવા ઉદાહરણ તરીકે ટીવી જાહેરાત આ બધી અમૂર્ત ક્રિયા છે જે લોકોના મનને ધ્યાનમાં રાખીને માનસિક ઉત્તેજનાનું સર્જન કરે છે અને પછી અમારી પાસે માહિતી પર અમૂર્ત ક્રિયા છે જે પોતે જ એક પ્રકારની સ્થિતિ છે તે નિર્જીવ છે લોકો નથી પરંતુ માહિતીની અમૂર્ત ક્રિયાનો અર્થ થાય છે નામું બેંકિંગ વગેરે તેથી સેવાઓનું વર્ગીકરણ કરવાની આ ચાર રીતો છે જેની અમે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી અમે સેવાઓને જોવાની અને તેનું વર્ગીકરણ કરવાની બીજી રીતની પણ ચર્ચા કરી અને આનો પણ અમે હવે પછી ઉપયોગ કરીશું તે ઉચ્ચ સંપર્ક વિરુદ્ધ ઓછા સંપર્ક છે ઉચ્ચ સંપર્કનો અર્થ એ છે કે વ્યક્તિગત સેવા સાથે મુલાકાત અને જોડાણ પર ભાર મૂકવામાં આવે છે તેથી સેવા ઉપભોક્તા અને સેવા પ્રદાતા તેઓ ઉચ્ચ સંપર્ક સેવાઓના કિસ્સામાં તીવ્ર સંપર્કમાં છે નર્સિંગ હોમ જ્યાં તમારી સારવાર થઈ રહી છે અથવા તમે કોઈ પ્રકારની તપાસ માટે ગયા છો દેખીતી રીતે એનો અર્થ એ છે કે તમારી અને નર્સ અને ડૉક્ટર વચ્ચે તીવ્ર જોડાણ હશે તેથી આ ઉચ્ચ સંપર્ક છે કે જે સારું ઉદાહરણ છે અથવા જો તમે ચાર સ્ટાર હોટેલમાં રોકાયા હોવ અથવા તમે શાસ્ત્રીયની મુલાકાત લેવા ગયા હોવ તો તમે ખૂબ જ પ્રખ્યાત ભોજનાલયને જાણો છો આ બધા વિકલ્પોમાં સેવા ઉપભોક્તા તરીકે તમારી અને સેવા પ્રદાતા તરીકે અને તેમની વચ્ચે ઘણી ક્રિયાપ્રતિક્રિયા હશે અલબત્ત તમે મૂલ્યોના વિવિધ પ્રકારના પ્રવાહો બનાવશો તેથી તે ઉચ્ચ સંપર્ક છે અને ઓછા સંપર્ક ના ઉદાહરણ માટે કેબલ ટીવી છે જો આ મૂળભૂત રીતે સેવા ઉપભોક્તા તરીકે તમારી વચ્ચે છે તો તમારી ક્રિયાપ્રતિક્રિયા એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે છે તે નેટવર્ક છે કેબલ્સની શ્રેણી ડીશ એન્ટેના વગેરે છે અને તે આજના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સેવા છે અને તે ઓછા સંપર્કનું ઉદાહરણ છે તેનો અર્થ એ છે કે માનવીય સંપર્ક ઓછો છે પરંતુ મહત્વપૂર્ણ સેવા હોઈ શકે છે તેથી તમારી ફોન સેવા ઇન્ટરનેટ સેવા કેબલ ટીવી સેવા આ બધા ઓછા સંપર્કના ઉદાહરણો છે પરંતુ તેનું મહત્વ ઓછું નથી તે ખૂબ જ ઉચ્ચ મહત્વની સેવા હોઈ શકે છે તેથી આ ઇન્ટરનેટ આધારિત સેવા ઇન્ટરનેટ બેંકિંગ કેબલ ટીવી આ બધા ઓછા સંપર્કના ઉદાહરણો છે સૌથી અગત્યનું એ છે કે ઓછા સંપર્કનો અર્થ નીચું મહત્વ નથી અથવા ઉચ્ચ સંપર્કનો અર્થ જરૂરી નથી કે ઉચ્ચ મહત્વ હોય તેઓ મૂળભૂત રીતે સેવાના વ્યક્તિગત અને સેવા ઉપભોક્તા વચ્ચેના જોડાણના સ્તરને દર્શાવે છે અલબત્ત સામાન્ય રીતે આમાંના ઘણા ઉદાહરણોમાં જે તમે આકૃતિની આ બાજુએ આકૃતિની ઊંચી બાજુએ જુઓ છો ઉચ્ચ સંપર્ક ઉચ્ચ સામગ્રીને પણ સૂચવી શકે છે તેનો અર્થ બહુ સ્તરીય સામગ્રી છે તેથી અમે આજે જ આ સત્રમાં થોડા સમય પછી તેની ચર્ચા કરીશું કે કેવી રીતે આ ઉચ્ચ સંપર્ક સેવાઓમાંથી એકમાં સંખ્યાબંધ તત્વો સામેલ છે અને તેથી ગ્રાહકોની ધારણા બહુવિધ સ્તરો પર ઉત્પન્ન થાય છે અને તેથી વ્યક્તિએ તેને એક પધ્ધતિ તરીકે જોવું પડશે આ બીજો મુદ્દો છે જેની અમે વિગતવાર ચર્ચા કરી છે અને તે પહેલાં તમે આ વિસ્તરણ વિશે પણ ચર્ચા કરી હતી જેને આપણે માર્કેટિંગ મિક્સ કહીએ છીએ કે સામાન્ય રીતે આપણે આ ચાર તત્વો વિશે વિચારીએ છીએ જે ઉત્પાદન સ્થળ અને સમય વિતરણ યોજના પધ્ધતિ કિંમત પ્રમોશન અને ગ્રાહક શિક્ષણ છે પરંતુ જ્યારે સેવાની વાત આવે છે ત્યારે અમે ત્રણ અન્ય પરિમાણો ઉમેર્યા છે જે સેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેની અમે ગયા અઠવાડિયે એક સત્રમાં ચર્ચા કરી હતી તે સેવાની પ્રક્રિયા ભૌતિક વાતાવરણ અને લોકો છે જે સેવા પૂરી પાડી રહ્યા છે જે લોકો સેવામાં ઉપભોક્તા તરીકે અથવા સેવા પ્રદાતા તરીકે અથવા અન્ય ત્રણ મહત્વના ઘટકોમાં ભાગ લઈ રહ્યા છે જેને આપણે માર્કેટિંગ વ્યૂહરચના સેવાઓ માર્કેટિંગ માટે સંસાધનોની ફાળવણી વિશે ચર્ચા કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ અને તેથી જ અમે તેને આ તત્વો હેઠળ મૂકીએ છીએ તેથી અમે હમણાં જ નિર્દેશ કર્યો છે કે સેવાઓમાં પરંપરાગત ચાર P ને બદલે અમે સાત P વિશે વિચારીએ છીએ અમે પછી સેવાઓને જોવાની આ બે મહત્વપૂર્ણ રીતો એક સંયુક્ત પધ્ધતિ વિશે વાત કરી પધ્ધતિ અભિગમનો અર્થ છે એક અભિન્ન અભિગમજેને આપણે એક અલગ નહીં પણ સંયુક્ત સમગ્રલક્ષી અભિગમ તરીકે જોઈશું અને ત્યાં અમે તમને સેવા પરના આ પ્રખ્યાત ફ્રેન્ચ સંશોધનનો પરિચય કરાવીએ છીએ જેમના અનુસાર સેવા અને ઉત્પાદન માં ખાસ કરીને સેવા માં આગળ અને પાછળ એટ્લે કે સેવા પછી નો તબક્કો છે પરંતુ ભોજનાલયની જેમ સફળ થવા માટે આગળના ભાગમાં સેવકો કારભારીઓ હોઈ શકે છે પરંતુ તે આગળનો ભાગ સફળ થશે નહીં સિવાય કે તેને પાછળથી જે રસોડું અથવા હિસાબ અને તેથી વધુનો સારો ટેકો ન હોય સેવાના વિકલ્પમાં અમે એ પણ ધ્યાન દોર્યું કે આ રેખાકૃતિ મને લાગે છે કે આ સમગ્ર સેવા પ્રણાલીને વધુ વિગતવાર સમજાવશે આ વાસ્તવમાં એક હોટેલ સેવા છે અમે તેની સેવાની બ્લુ પ્રિન્ટ પણ મેળવી છે તેનો અર્થ એ છે કે એક રીતે તે સેવામાં પ્રવેશતા તમામ ઘટકોને પ્રદર્શિત કરે છે અને તે પણ તમે અહીં જોઈ શકો છો કે આ ક્રિયાપ્રતિક્રિયાની લાઇન પ્રદાન કરવામાં આવી છે તેથી આ સેવા પધ્ધતિનો આગળનો તબક્કો છે અને આ સ્ટેજ પર છે અને આની પાછળ પાછળનો તબક્કો છે તેથી જ્યારે તમે હોટેલ પર પહોંચો ત્યારે તમે લોકો સાથે વાતચીત કરો છો અથવા તમે તમારી બેગ બેલ વ્યક્તિને આપો છો અથવા ત્યાં ચેકિંગની પ્રક્રિયા છે અથવા તમે હોટલના કર્મચારીઓ સાથે તમારા રૂમમાં જાઓ છો અને તમે તમારી બેગ મેળવો છો હવે આ બધું દૃશ્યમાન ક્ષેત્રમાં થઈ રહ્યું છે આને આપણે આગળનું સ્ટેજ કહીએ છીએ અને પછી તે સ્ટેજ પર સમૂહ છે જ્યાં તમે લોકોને જાણો છો કે જ્યાં તમને શુભેચ્છા પાઠવી તમારી બેગ આપવી રૂમ ની સોપણી રૂમ માં જમવાની સુવિધા અને પછી ચેક આઉટ ની પ્રક્રિયા આ બધા સ્ટેજ પર ના ભાગ છે તેથી આગળનો તબક્કો છે સ્ટેજ પર અને પછી પાછળનો તબક્કો છે જ્યાં ખોરાકની તૈયારી અથવા કમ્પ્યુટર પધ્ધતિમાં તમારું રજિસ્ટ્રેશન અથવા તમે જ્યારે ચેકઆઉટ કરી રહ્યા હોવ ત્યારે તમારું બિલિંગ આ બધું થઈ રહ્યું છે તેથી અહીંયા જે સમજવું અગત્યનું છે તે એ છે કે ઉપસર્ગ સ્તરે સેવાઓની કલ્પના થવી જોઈએ અને તેનો અમલ થવો જોઈએ સંપૂર્ણ પધ્ધતિ તરીકે ડિઝાઇન થવી જોઈએ અને રૂમ કેવી રીતે ગોઠવવામાં આવશે અથવા ખોરાક કેવી રીતે હશે માત્ર તેના સંદર્ભ માં જ નહીં પરંતુ સંયુક્ત સંપૂર્ણ નો ભાગ હોવો જોઈએ કારણ કે ગ્રાહકની ધારણા બહુ સ્તરીય હોવા છતાં દરેક તત્વ મહત્વપૂર્ણ છે પરંતુ આખરે ગ્રાહકના મનમાં જે મહત્વનું છે તે સેવા દ્વારા ઉત્પન્ન થયેલ કુલ અનુભવ છે આ કુલ અનુભવ બિંદુ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરિણામે આપણે સેવા થિયેટર રૂપકના વિકલ્પમાં થિયેટરના રૂપકને પણ જોઈએ છીએ અને તેથી અમે વાસ્તવમાં કહીએ છીએ કે બે ચોક્કસ સુસંગત સ્તરની સેવા પ્રદાન કરે છે તે મહત્વનું છે કે સેવા સેવા પ્રદાન કરનાર વ્યક્તિ તેમની ભૂમિકાઓ અને તેમની ભૂમિકાઓની સીમાઓને સમજે છે અને ભૂમિકાઓ વાસ્તવમાં ક્યાં ઓવરલેપ થશે અનેતેમની ભૂમિકા ની સીમાઓ ક્યાં સુધી રહેશે તેમને કઈ રીતે વાતચીત કરવી આ બધા માટે તેમને તાલીમ આપવામાં આવે છે તેથી તેઓ જાણે છે કે કટોકટીના વિકલ્પમાં અથવા અણધારી પરિસ્થિતિના વિકલ્પમાં સ્ક્રિપ્ટમાં જરૂરી વિવિધતાઓને કેવી રીતે સંભળાવી અમે આ પુનઃપ્રાપ્તિની રચના અને અણધાર્યા પરિસ્થિતિઓની ચર્ચા કરીશું અપવાદ પણ છે જે થોડા સમય પછી ચર્ચા કરીશું તેથી આજના વિષય પર આવો સેવા પ્રણાલીના ઘટકો એ બધા જવાબો હશે કે તમે કેમ w અને h પ્રશ્નોને કેમ જાણો છો જેમ અમે કહીએ છીએ તેનો અર્થ એ છે કે સેવા પ્રણાલી કેવી રીતે લાગુ કરવામાં આવે છે તેમાં કોણ કોણ સામેલ છે કેવા પ્રકારની ટેક્નોલોજી કેવા પ્રકારનું સાધન કેવો લેઆઉટ ક્યારે કઈ પ્રક્રિયા આ એવા w અને h પ્રશ્નો છે જે સેવાઓના ઘટકો શું છે એ સમજવા માટે પૂછવા જોઈએ આગળની સ્લાઇડમાં અહીં યાદી આપવામાં આવી છે ઉદાહરણ તરીકે સ્પર્ધાત્મક સેવા ડિઝાઇન માટે તત્વો સેવાની ઉપલબ્ધતા જેવા છે આજ ના સમય માં આપણે જાણીએ છીએ કે 24 7 સેવાઓ ઉપલબ્ધ છે જ્યારે અગાવ એક સમય જ્યારે સવારે 7 થી રાત ના 11 વાગ્યા ની સેવા ને અપવાદરૂપ માનવમાં આવતી હતી આજે અલબત્ત વિવિધ પ્રકારની ઘણી સેવાઓ છે સુપર માર્કેટમાં છૂટક વેપારમાં પણ આપણને 24 બાય 7 સેવા મળે છે એટલે કે અઠવાડિયાના 24 કલાક 7 દિવસ 365 દિવસ સેવા ઉપલબ્ધ છે અને આ રીતે તમે ખરેખર સ્પર્ધાત્મક સ્થિતિ બનાવી છે તમે એક વિશિષ્ટ સ્થાન બનાવો છો તેવી જ રીતે સુવિધા માટે તમે સ્ટોરનું સ્થાન જાણો છો ઉદાહરણ તરીકે તે સેટ છે કે ત્યાં કેટલીક કોફી સાંકળ કોફી દુકાન સાંકળ કાફે છે જે મોટા મહાનગર રોકાણ શહેરોમાં દરેક દેખાવ અને ખૂણા પર ઉપલબ્ધ છે અને તે અમારી પરિસ્થિતિમાં સમાન રીતે દેખાય છે બોમ્બે દિલ્હી અને અન્ય મેટ્રો વિસ્તારોમાં તમે ઓફિસ એરિયામાં દરેક ખૂણે વિવિધ કોફી શોપ જોઈ શકો છો ત્યાં આપણે ખરેખર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વાસ્તવમાં જેમ કે કોઈએ સેટ કર્યું છે કે આજના છૂટક વેપારમાં સફળતા માટે માત્ર ત્રણ જ પરિબળો છે સગવડતા સગવડતા સગવડતા અને જેનો અર્થ સામાન્ય રીતે પ્રકાશિત થાય છે તે ચોક્કસ પ્રકારની સેવાઓમાં સ્પર્ધાત્મક સેવા વ્યૂહરચના મુખ્ય બની શકે છે પછી અમુક અન્ય પ્રકારની સેવાઓમાં નિર્ભરતા એ સ્પર્ધાત્મક તત્વ હોઈ શકે છે મુખ્ય સ્પર્ધાત્મક તત્વ જેમ કે એરલાઈન્સ સેવાના વિકલ્પમાં સમયસર ફ્લાઇટ છે કસ્ટમાઇઝેશન એટલે કેઉદાહરણ તરીકે બેંકિંગ અનુભવ જે ખૂબ જ વ્યક્તિગત છે વિશેષાધિકાર બેંકિંગ વ્યક્તિગત બેંકિંગ અથવા જેને પ્રીમીયર બેંકિંગ અનુભવ કહેવાય છે અથવા જો તમે ખરેખર વેબ પર બેંકિંગ સેવા લેતા હોવ તો પણ તમે એક ઉચ્ચ નેટવર્ક ગ્રાહક નથી પરંતુ તે ગ્રાહકને પણ ખૂબ જ આર્થિક કિંમતે તકનિકીની શક્તિ સાથે ખૂબ જ વ્યક્તિગત અનુભવ આપી શકાય છે તેથી કસ્ટમાઇઝેશન પણ ખૂબ મહત્વનું પાસું બની રહ્યું છે પછી અલબત્ત કિંમત એ પણ સેવા માટે સ્પર્ધાત્મક તત્વ છે કિંમત પણ ગુણવત્તા માટેનો સંકેત છે જ્યારે આપણે કિંમતની વધુ વિગતવાર ચર્ચા કરીએ છીએ સેવાની કિંમત અમે કહીશું સેવાની અમૂર્ત પ્રકૃતિને કારણે ઘણીવાર કિંમત સેવાની ગુણવત્તાનો સંકેત આપે છે અને સ્પર્ધાત્મક પરિસ્થિતિ બનાવવા માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે ગુણવત્તા માટે હું અહીં P માઈનસ E લખું છું તેથી P એ ઉપલબ્ધિ છે અને આ ઉપલબ્ધિ એ સેવા લીધા પછી ગ્રાહકોની સમજ છે તેથી અમે તેને પછીની ધારણા કહીએ છીએ અને આ ધારણાને બાદ કરતાં પહેલાંની ધારણા એ છે કે જો સેવા પછીની તમારી ધારણા તમારી અપેક્ષા કરતાં વધુ હોય તો દેખીતી રીતે તમે સંતુષ્ટ છો અને જો સેવા પછી તમારી ધારણા તમારી અપેક્ષા કરતાં ઓછી હોય તો તમે સંતુષ્ટ નથી તેથી સેવાની ગુણવત્તા ગ્રાહક સંતોષ આ P માઈનસ E ધારણા પર આધારિત છે પ્રતિષ્ઠા સોશિયલ મીડિયાનું સમગ્ર પાસું અને મોંની વાત સેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમૂર્ત છે તેથી ઘણી વખત આપણે ખરેખર અન્ય લોકો પાસેથી અન્ય સમર્થન શોધીએ છીએ જે લોકો પર આપણે વિશ્વાસ કરીએ છીએ ખાસ કરીને જ્યારે આપણે વિશ્વાસ લક્ષી સેવાનો સામનો કરીએ છીએ જેની આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી તેનો અર્થ એ છે કે એવી સેવા જ્યાં અમને તરત જ પરિણામ ખબર ન હોય જેમ કે ડૉક્ટર ની સારવાર અથવા વકીલ જેની નિમણૂક કરવામાં આવી રહી છે પ્રતિષ્ઠા ઘણી મહત્વની છે જે સેવાની સ્પર્ધાત્મક સેવાના નિર્માણનું મુખ્ય તત્વ છે અને તે ખરેખર પ્રતિષ્ઠા બનાવવાની રીત છે જે તમારી પ્રતિષ્ઠાની સમગ્ર પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસોમાં સલામતી અને સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે બોમ્બેની તાજમહેલ હોટેલ હવે વિશ્વ પ્રસિદ્ધ છે કારણ કે આતંકવાદી હુમલાના સમયે જે 2611ની ઘટના હતી ત્યારે સમાન્ય કર્મચારી એ તેમની ફરજ કરતાં પણ વધારે સારું કાર્ય કર્યું હતું ભોજનાલયમાં એક વેઈટર બહાર આવ્યો અને પોતાના ગ્રાહકોના જીવ બચાવવા માટે નવીન રીતો ઘડી કાઢી કર્મચારી એ ગ્રાહકોને આતંકવાદી હુમલા થી બચાવ્યા હતા અને ગ્રાહક ને સુરક્ષા અને સલામતી પ્રદાન કરતાં કર્મચારી નું મૃત્યુ થયું હતું આ સમગ્ર ઘટના થી સેવા સંસ્થા તરીકે તાજ હોટેલ એક ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાન કરનાર સંસ્થા સાબિત થઈ અને સ્પર્ધાત્મક સ્તરે પણ તેની પ્રતિષ્ઠા ખૂબ વધી છે અને પછી સ્પીડ અને સ્પીડ મુદ્દાઓ અલબત્ત થોડો સંદર્ભ અને આપણે સામાન્ય રીતે એક સ્પીડ સેવા છે જો તમે ફાસ્ટ ફૂડ ભોજનાલયમાં જાઓ છો પરંતુ અલબત્ત જો તમે ફાઇન ડાઇનિંગ ભોજનાલયમાં ગયા હોવ અને આપણે નજીકના અને પ્રિય વ્યક્તિ સાથે ગયા હોવ અને આપણે પરિવાર સાથે અથવા મારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરવા માંગીએ છીએ અને તે કિસ્સામાં સ્પીડનો એક અલગ અર્થ હશે જ્યારે હું ઈડલી ડોસા ભોજનાલય અથવા બર્ગર ભોજનાલય ની મુલાકાત લેતો હતો તેથી આ તમામ ઘટકોના જુદા જુદા પાસાઓ છે અને જેમ જેમ આપણે અભ્યાસક્રમમાં આગળ વધીશું તેમ આપણે ચર્ચા કરીશું કે જ્યારે આપણે આ સ્પર્ધાત્મક સેવા તત્વોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે તેમને કઈ રીતે જોડીએ છીએ વિવિધ સંદર્ભાત્મક ભિન્નતાઓ શું બહાર આવી શકે છે અંતે નિષ્કર્ષ પર હું આના મહત્વને દર્શાવવા માંગુ છું જેને આપણે ગ્રાહક મૂલ્ય સમીકરણ કહીએ છીએ ગ્રાહક મૂલ્યનું સમીકરણ એ છે કે જો આપણે તેને બે બ્લોકમાં વિભાજિત કરીએ કે ટોચ પર અમારી પાસે સેવા વપરાશ અને સેવા વિતરણ પ્રક્રિયા પછી ગ્રાહકની ધારણા છે તો આ બે એકસાથે અને કંઈક અંશે અમૂર્ત છે કારણ કે તમે જોઈ શકો છો તેથી તેઓ આ યોગ્ય રીતે સંચાલિત હોવા જોઈએ તેથી તે અમૂર્ત હોવા છતાં તમારી પાસે અહીં ઉચ્ચ સ્તર પેદા કરવાની કેટલીક અનુમાનિત રીત છે કારણ કે અમે ઇચ્છીએ છીએ કે સેવા પછી ગ્રાહકની ધારણા અને સેવા ડિલિવરી પ્રક્રિયાને એકસાથે કલ્પના કરવી જોઈએ સમજવું જોઈએ કિંમત કરતાં વધુ સારી વસ્તુ તરીકે મૂલ્યાંકન કરવું જોઈએ ગ્રાહકે સેવા પ્રાપ્ત કરવાની અન્ય બિન નિરીક્ષણ કિંમતની ચૂકવણી કરી છે તેથી તમારું પાર્કિંગ છે ચોક્કસ ભોજનાલય સુધી પહોંચવામાં સરળતા અથવા ગ્રાહકે ભોજન પછી ચૂકવેલ કિંમતમાં જે બધું ભોજન વાતાવરણ સંગીત લોકોનું વર્તન સેવા વિતરણ પ્રક્રિયા અને દરેક વસ્તુ પ્રત્યે ગ્રાહકની ધારણા કરતાં ઓછું હોવું જોઈએ તેથી જો આ આના કરતા વધારે છે તો અમે જાણીએ છીએ કે અમે તે વ્યૂહરચનાના જમાવટ તરીકે સ્પર્ધાત્મક સેવા વ્યૂહરચના અને સ્પર્ધાત્મક સેવા વ્યવસાય બનાવવામાં સફળ થયા છીએ